આ લેશનમાં આપણે કેટલાક સિમ્પલ નેટવર્ક છે તેથી હવે તમે પણ જોઈ શકો છો કે આ વાય મેટ્રિક્સ કરી શકાતું નથી આ તે વિશે વિચારવાનું હતું અન્યથા જો તમે અહીં અન્ય પોર્ટ ઓપન સર્કિટ સાથે કરંટ લગાવશો તો આપણને ફક્ત અનંત વોલ્ટેજ મળશે કારણ કે કરંટને વહેવાનો કોઈ રસ્તો નથી તેથી આ ચોક્કસ સર્કિટ માટે આપણી પાસે y h અને g પેરામિટર છે જે સારી રીતે ડિફાઇન છે પરંતુ z પેરામિટર તમે તેને ડિફાઇન કરી શકતા નથી આ એક ઓપન સર્કિટના રેઝિસ્ટન્સને માપવાનો પ્રયાસ કરવા જેવું છે તે અનંત તરફ આવશે આપણે બીજી સરળ સર્કિટ લઈ શકીએ છીએ આ કેસમાં મારી પાસે 1 1 પ્રાઇમ અથવા 2 3 પ્રાઇમ અને 1 1 પ્રાઇમ અને 2 2 પ્રાઇમ વચ્ચે પેરેલલ જોડાયેલ રેઝિસ્ટન્સ સમાન ટર્મિનલ છે પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી હું બે પોર્ટ અને ગમે ત્યાં ડિફાઇન કરી શકું છું આ કેસમાં તમે જોશો કે z પેરામિટર R R R અને R હશે h પેરામિટર 0 1 1 અને R હશે અને g પેરામિટર 1R 1 1 અને 0 પરંતુ જો તમે પ્રયત્ન કરો તો y પેરામિટર ની ગણતરી કરો તે બધા અનંત છે તમારે આ અનુમાન લગાવવું જોઈએ કારણ કે z પેરામિટર મેટ્રિક્સ બે રો સમાન છે તેથી આ ઈન્વર્ટૅ કરી શકાતું નથી તમને અનંતતા પોર્ટ એકમાંથી જોઈ રહી છે જેથી તે તમને કહેશે કે આ પેરામિટર અનંત હશે તેથી આ એક ઉદાહરણ છે જ્યાં z h અને g પેરામિટર સારી રીતે ડિફાઇન છે પરંતુ y પેરામિટર નથી આવા અન્ય ઉદાહરણોની સંખ્યા છે જ્યાં કેટલાક પેરામિટર ડિફાઇન છે અને કેટલાક અન્ય નથી હવે તેમાંથી કેટલાક તે એક્ટિવીટી હશે તેથી આ લેશન માટે એક્ટિવીટી પ્રશ્નમાં આનો સામનો કરવામાં આવે છે કૃપા કરીને તે દરેકમાંથી પસાર થાઓ અને તેમના વિશે કાળજીપૂર્વક વિચારો